કરંટ ડેન્સિટીઝમાંથી વેક્ટર પોટેન્શિયલ - 1 યાદ કરો કે પાછલા કેટલાક વ્યાખ્યાનોમાં આપણે મેગ્નેટીક ફિલ્ડ માટે વેક્ટર પોટેન્શિયલ ની વાત કરી રહ્યા છીએ જેને A દ્વારા સૂચવવામાં આવે છે અહીં AB છે ખાસ કરીને પાછલા વ્યાખ્યાનમાં આપણને મળ્યું કે A ને 04πJ r|r r|dV તરીકે વ્યક્ત કરી શકાય છે જયાં J r કરંટ ડેન્સિટી છે અને આપણે A માં વધારો કરતા જુદા જુદા કરંટ ડિસ્ટ્રીબ્યુશન્સ માટેના ઉદાહરણોને સોલ્વ કર્યા છે આ વ્યાખ્યાનમાં હું એક વિશેષ ઉદાહરણ લેવા માંગુ છું જે ચાર્જ સ્ફીયર અથવા ચાર્જ શેલ ના ઉદાહરણ જેવું જ છે AB A04πJ r|r r|dV અને હું આ ઊભી અક્ષને Z અક્ષ તરીકે લઈશ અને અહીં સરફેસ ચાર્જ σ0cos છે યાદ કરો કે આ આપણને કવચની અંદર ઇલેક્ટ્રીક ફિલ્ડ 03∈0 આપે છે જે એક કોન્સ્ટન્ટ ઇલેક્ટ્રીક ફિલ્ડ છે અને બહાર તે એક ડાયપોલ ફિલ્ડ જેવું હતું જેમાં ડાયપોલ મોમેન્ટ p હતું હવે મેગ્નેટીક ફિલ્ડમાં સમાન સ્થિતિ જોવા મળે છે જો હું એક સ્ફીયર અથવા શેલ લઉં અને તેના પર સરફેસ કરંટ ડેન્સિટી K હોય જે Ksinθ ના બરાબર છે હું આ કરંટને અહીં લાલ રંગથી બતાવું છું આ કરંટ દરેક જગ્યાએ છે જો હું આ સ્ફેરીકલ પોલાર કોર્ડીનેટસ નો ઉપયોગ કરું તો તે ફક્ત તે જ સરફેસ પર છે તે દિશામાં છે KKsinθ કરંટ ચાર્જ થયેલ શેલમાંથી અમુક કોણીય ગતિથી ઉદભવી શકે છે અથવા આપણે પછી જોઈશું કે આ મેગ્નેટીક સ્ફીયરની સમકક્ષ છે તેથી આ ફક્ત સરફેસ પર છે તો આ લાઈનમાંથી પસાર થતાં કોઈ ચોક્કસ પોઇન્ટ પર કરંટ કેટલો હશે તમને યાદ હશે કે આ લંબાઈ R dθ છે તેથી આ નાના R dθ માંથી દિશામાં પસાર થતો કરંટ એ Ksinθ Rdθ હશે કોઈ પણ સ્થિતિમાં હું હવે આ માટે વેક્ટર પોટેન્શિયલની ગણતરી કરવા માંગું છું Rdθ વ્યાખ્યા દ્વારા વેક્ટર પોટેન્શિયલ A04πJ r|r r|dV હશે હું આ J ને Ksinθ δ લખી શકું છું કારણકે આ સરફેસ સુધી મર્યાદિત છે જ્યાં R એ આ સ્ફીયરની ત્રિજ્યા છે અને તેથી હું ઝડપથી આ ઈન્ટીગ્રલને સરફેસના ઈન્ટીગ્રલમાં બદલીશ અને સમીકરણને આ રીતે લખીશ તો A04πKsin|r R|ds થશે જ્યાં R સરફેસ પરના વેક્ટરને સૂચવે છે r એ પોઇન્ટ છે જ્યાં હું વેક્ટર પોટેન્શિયલની ગણતરી કરી રહ્યો છું અને Ksin મને સરફેસ કરંટનું મેગ્નીટ્યૂડ આપે છે અને એ તેની દિશા છે અને આપણે આની ગણતરી કરવા માંગીએ છીએ A04πJ r|r r|dV JKsinθ δ A04πKsin|r R|ds જો હું આને વિસ્તૃત કરું તો મને A0K4πsinθ sinxcosϕy|r R|ds મળે છે જયાં ds સ્ફીયર પરનો સરફેસ એરિયા છે આ વેક્ટર R છે અને હું વેક્ટર r પર પોટેન્શિયલની ગણતરી કરી રહ્યો છું

A0K4πsinθ sinxcosϕy|r R|ds તેથી આ A0K4πsinsinϕ|r R|ds0K4πsincosϕ|r R|ds બને છે ધ્યાનમાં રાખો કે આ વેક્ટર RRsinsinϕ xRsinsinϕ yRcosθ z છે હું આ એટલે લખી રહ્યો છું કારણકે હું ભારપૂર્વક કહેવા માંગુ છું કે આ R એ આ અને ϕ જેવા ઈન્ટીગ્રેશન વેરીએબલ્સ નો સમાવેશ કરે છે ચાલો આપણે ds પણ લખીએ ds એટલે શું dsR2sinddϕ છે તો આ સ્ફેરીકલ સરફેસ પર ઈન્ટીગ્રેશનના કારણે છે હવે તમે વિચારતા હશો કે આ ઈન્ટીગ્રલની ગણતરી કેવી રીતે કરવી A0K4πsinsinϕ|r R|ds0K4πsincosϕ|r R|ds dsR2sinddϕ તેથી હું આ ફરીથી લખીશ અને પહેલા તમને જવાબ આપીશ કારણકે હમણાં હું વેક્ટર પોટેન્શિયલ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું અને પછીનાં વ્યાખ્યાનમાં હું તમને ઇલેક્ટ્રોસ્ટેટિક્સ ની એનાલોજી નો ઉપયોગ કરીને આ પોટેન્શિયલ્સની ગણતરી કેવી રીતે કરવી તે કહીશ તેથી અત્યારે મારી પાસે A0K4πsinsinϕ|r R|ds0K4πsincosϕ|r R|ds છે જયાં R માં આ અને ϕ નો સમાવેશ થાય છે ચાલો હું તમને ઝડપથી કહીશ કે આ ઈન્ટીગ્રલ્સ શું હશે અને હું તેમને આગામી વ્યાખ્યાનમાં સમજાવીશ તો r≥R માટે આ ઈન્ટીગ્રલ sinsinϕr R ϕds4π3R3r2sinθsinϕ થશે જ્યાં અને એ r ને કોરસ્પોન્ડ કરે છે અને r≤R માટે આ 4π3rsinθsinϕ ના બરાબર થશે અને તમે જોઈ શકો છો કે rR માટે બંને મેચ થાય છે sinsinϕr R ϕds4π3R3r2sinθsinϕ for r≥R sinsinϕr R ϕds4π3rsinθsinϕ for r≤R એ જ રીતે r≥R માટે sincosϕr R ϕds4π3R3r2sinθcosϕ થશે અને r≤R માટે તે 4π3rsinθcosϕ ના બરાબર થશે તો તમને બંને ઈન્ટીગ્રલ્સ sinsinϕ અને sincosϕ માટે આ મેળવશો sincosϕr R ϕds4π3R3r2sinθcosϕ for r≥R sincosϕr R ϕds4π3rsinθcosϕ for r≤R અને તેથી A માટે મારો જવાબ 0K4π4π3R3r2sinθsinϕ 0K4π4π3R3r2sinθcosϕ મળશે અને આ r≥R માટે છે ચાલો આપણે આને સરળ કરીએ અહીં μ0K4π4π3R3r2sinθ ને હું સામાન્ય લઈ શકું છું અને આ કવાન્ટીટી sinϕ cosϕ છે આ r≥R માટે છે અને બીજી લિમીટ માટે મને 0K4π4π3rsinθsinϕ 0K4π4π3rsinθcosϕ મળશે જે r≤R માટે છે અહીં 0K4π4π3rsinθ સામાન્ય છે અને હું આ લીલા એન્ક્લોઝર માં લખેલ કવાન્ટીટીને તરીકે લખી શકું છું આ r≤R માટે છે તેથી r≥R માટે મને અંતિમ જવાબ A0K3R3r2sinθ મળશે અને r≤R માટે A0K3r sinθ મળશે વેક્ટર પોટેન્શિયલ માટે આ મારો અંતિમ જવાબ છે A0K3R3r2sinθr≥R 0K3r sinθrR મેગ્નેટીક ફિલ્ડનું શું મેગ્નેટીક ફિલ્ડ BA છે નોંધો કે A માં ફક્ત કોમ્પોનેન્ટ છે અને આપણે આ બધું સ્ફેરીકલ પોલાર કોર્ડીનેટસમાં લખી રહયા છીએ તેથી સ્ફેરીકલ કોર્ડીનેટસમાં કર્લની ગણતરી કરવા માટે આપણે સ્ટેન્ડર્ડ કર્લના સૂત્ર નો ઉપયોગ કરીએ અને તે તમને r≥R માટે B0KR331r32cosθ rsinθ જવાબ આપે છે અને r≤R માટે B20KR3 z મળશે તો તમે જોશો કે સરફેસ કરંટ K ધરાવતા સ્ફેરીકલ શેલ માટે કરંટ Ksinθ છે B0KR331r32cosθ rsinθ r≥R 20KR3 z r≤R અંદરનું ફિલ્ડ કોન્સ્ટન્ટ છે તે જેમ ઇલેક્ટ્રીક ફિલ્ડ કોન્સ્ટન્ટ હોય છે તેના જેવું છે જો શેલમાં સરફેસ ચાર્જ ડેન્સિટી હોય જે 0cosθ હતી તો બહારનું શું હું તમને બતાવીશ કે બહારનું ફિલ્ડ આ ડાયપોલ ફિલ્ડના જેવું હોય છે તો ઇલેક્ટ્રીક ફિલ્ડમાં આપણે આ પ્રકારની પ્રોબ્લમ સોલ્વ કરી હતી અને મેગ્નેટીક ફિલ્ડમાં આ સમાન પ્રોબ્લમ છે હવે આ સિવાય તેમાં sin ડિપેન્ડેન્સ સાથે સરફેસ કરંટ ડેન્સિટી છે હું આ વ્યાખ્યાન સમાપ્ત કરતાં પહેલાં તમને બતાવીશ કે બહારનું ફિલ્ડ એ ખરેખર મેગ્નેટીક ડાયપોલ ફિલ્ડ છે તે માટે ચાલો આપણે ફરીથી B નું સમીકરણ લખીએ B0KR331r32cosθ rsinθ છે યાદ કરો કે ચુંબકને કારણે મેગ્નેટીક ફિલ્ડ B04π3 m r r mr3 છે અહીં મેગ્નેટીક મોમેન્ટ mm z છે પછી મને B નું સમીકરણ આ મુજબ મળશે અહીં હું આને અલગ રંગથી લખું છું તો મને B04π3mcosθ r m cosθ r sinθ r3 મળશે અને તે 04π2mcosθ r msinθ r3 ના બરાબર છે તમે જોઈ શકો છો આની cosθ અને sinθ પર સમાન ડિપેન્ડેન્સ છે જે આ જવાબમાં પણ છે ચાલો ટર્મ્સની તુલના કરીએ ચાલો હું આ m ને સામાન્ય કાઢું અને અહીં લખુ તો આ લાલ રંગમાં એન્ક્લોઝડ આ ફેક્ટર બંનેમાં સમાન છે તેથી આને હું અહીં ડાબી બાજુ લખીશ 0m4π0KR33 અહીં આ સૂચવે છે કે આ સ્ફીયર કે જે સરફેસ કરંટ K ને કેરી કરે છે તેની મેગ્નેટીક મોમેન્ટનું મેગ્નિયુડ mK 4π3R3 છે તેથી બહારનું મેગ્નેટીક ફિલ્ડ આ સ્ફીયરની બહાર તે એક પોઇન્ટ મેગ્નેટીક મોમેન્ટ દ્વારા ઉત્પન્ન થયેલ મેગ્નેટીક ફિલ્ડ જેવું છે જેનું મેગ્નિયુડ K 4π3R3 છે અને અંદરની બાજુ તે એક કોન્સ્ટન્ટ ફિલ્ડ છે